પોઇન્ટીંગ વેક્ટર હલ કરેલા ઉદાહરણો અગાઉના વ્યાખ્યાનમાં આપણે ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ્સ માટે પોઈન્ટીંગ વેક્ટર રજૂ કર્યું હતું અને બતાવ્યું હતું કે તે 10 ની બરાબર છે અને તે એનર્જી ફ્લો પર યુનિટ એરિયા પર યુનિટ ટાઈમ છે આ ઉર્જા શું કરે છે આપણે અગાઉના વ્યાખ્યાનમાં જોયું કે આ કાં તો વધે છે અંદરના ચાર્જીસ ની યાંત્રિક ઉર્જા અથવા નેટ ઇલેક્ટ્રોમેગ્નેટીક એનર્જી એટલે કે dWdtddtEelectro magnetic 10SEnergy FlowArea × Time તેથી dS S ના બરાબર છે જ્યાં હું તમને ફરીથી યાદ અપાવીશ કે હું આના જેવા વોલ્યુમ વિશે વાત કરી રહ્યો છું dS એ અંદરની તરફ છે અને પછી આપણે વોલ્યુમની અંદરના એનર્જી કન્ટેન્ટ અને મિકેનીકલ એનર્જી કન્ટેન્ટ વિશે વાત કરી રહ્યા છીએ જો તમે યાંત્રિક ઉર્જા વધારશો તો તે આખરે જૂલ હીટિંગ તરીકે બહાર આવી શકે છે કારણકે આ ચાર્જીસ આસપાસ ફરવા લાગે છે પછી તે ગતિ ઉર્જા મેળવે છે અને પછી તેને ઉષ્મા તરીકે ગુમાવે છે આ વ્યાખ્યાનમાં હું આ સાચું છે તે બતાવવા માટે બે ઉદાહરણો આપવા જઈ રહ્યો છું પ્રથમ ઉદાહરણ તરીકે ચાલો કરંટનું વહન કરતો એક જાડો વાયર લઈએ આ એક ખૂબ જ પ્રમાણભૂત ઉદાહરણ છે જયાં ત્રિજ્યા a છે અને તે કરંટ I નું વહન કરે છે ધારો કે આ રેઝીસ્ટીવીટી છે તો અંદરનું ઇલેક્ટ્રીક ફિલ્ડ Eρ J છે આ ઓહ્મના નિયમ નું એક જાણીતું પરિણામ છે જે ρ I a2 ના બરાબર છે આ ઇલેક્ટ્રીક ફિલ્ડ છે Eρ Jρ I a2 વિદ્યુતક્ષેત્ર એ કરંટની દિશામાં હોય છે અને બાઉન્ડ્રી કન્ડીશન દ્વારા બહારની બાજુએ સપાટી પાસે પણ E સમાન હશે તેથી આ E છે મેગ્નેટીક ફિલ્ડ B વિશે શું તે સપાટી પર 0I2πa ના બરાબર છે અને કારણકે કરંટ ઉપર જઈ રહ્યો છે મેગ્નેટીક ફિલ્ડ અહીં બહાર આવશે ઇલેક્ટ્રીક ફિલ્ડ પણ ઉપરની તરફ છે તો આ B છે મેં અહીં દિશાઓ બતાવી છે B0I2πa તેથી પોઈન્ટીંગ વેક્ટર S10EB છે અને તમે તે દિશા જોઈને કહી શકો છો કે તે વોલ્યુમ તરફ નિર્દેશ કરી રહ્યું છે અને તેનું મૂલ્ય 10ρIa20I2πa છે ચાલો આપણે અમુક ટર્મ્સ ને કેન્સલ કરીએ આ 0 કેન્સલ થશે અને તમને અંતે I222a3 મળશે અને પોઈન્ટીંગ વેક્ટરની દિશા વોલ્યુમની અંદરની તરફ છે જે તમે EB લઈને સરળતાથી જોઈ શકો છો S10EB10ρIa20I2πaI222a3n તો આપણી પાસે આ ઉર્જા આ વોલ્યુમની અંદરની તરફ ફ્લો થઇ રહી છે વાસ્તવમાં એવા સરફેસ ચાર્જીસ પણ છે જે તમને વાયરને લંબરૂપ E ફિલ્ડ આપે છે જે વાયરની સાથેનો એનર્જી ફ્લો બનાવે છે પરંતુ તે આપણને જે બતાવવા માંગીએ છીએ તેનાથી આગળ લઈ જાય છે અહીં આપણે ફક્ત એ બતાવવા માંગીએ છીએ કે યાંત્રિક ઉર્જા અથવા અંદર જે ઉષ્મા ઉત્પન્ન થઈ રહી છે તે ખરેખર પોઈન્ટીંગ વેક્ટર દ્વારા લાવવામાં આવે છે અને તે બતાવવા માટે આ પૂરતું છે તેથી હવે આપણે શું કરી રહ્યા છીએ આપણે આ વાયર લઈ રહ્યા છીએ જેમાં કરંટ I ફ્લો થઇ રહ્યો છે અને આપણે બતાવ્યું છે કે આ પોઈન્ટીંગ વેક્ટર છે જે આ વાયરના વોલ્યુમમાં ઉર્જા લઈ રહ્યો છે અને SI222a3 છે ધ્યાનમાં રાખો કે આ એકમ સમય અને એકમ યુનિટ દીઠ થતો એનર્જી ફ્લો છે તેથી જો હું આ વાયરની એકમ લંબાઈ લઉં અને જોઉં કે આ એકમ લંબાઈમાં કેટલી એનર્જી ફ્લો થઇ રહી છે તો એકમ લંબાઈ દીઠ ફ્લો થતી એનર્જી S2 π a ગુણ્યા એકમ લંબાઈ થશે જે 1 છે તો અહીં આ 2 કેન્સલ થશે જેથી આ I2 a2 થશે આ એકમ લંબાઈ દીઠ ફ્લો થતી એનર્જી છે હવે રેઝીસ્ટન્સ R lA હોય છે જ્યાં એરિયા A a2 છે તેથી આ સમીકરણ RI2length થશે આ અંદર ફ્લો થતી એનર્જી છે તેથી જો હું તે ઉર્જા સંતુલન સમીકરણ dWdt પર પાછો જઉં તો કારણકે કરંટ સ્થિર છે ઇલેક્ટ્રોમેગ્નેટીક એનર્જીમાં કોઈ ફેરફાર થતો નથી તેથી આ બીજી ટર્મ 0 થશે અને આ અંદર ફ્લો થતી એનર્જીના બરાબર થશે 2πa I2 a2RI2length dWdt0Enegy flowing in જૂલ હીટિંગથી હું જાણું છું કે આ જમણી બાજુની ટર્મ એ RI2 ના બરાબર છે તેથી આપણે બતાવ્યું છે કે આ ઉર્જા જે ખર્ચવામાં આવી રહી છે અથવા જે વાયરમાં જે ઉષ્મા ઉત્પન્ન થઈ રહી છે તે ખરેખર આ ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ્સ દ્વારા લાવવામાં આવી છે આ કન્સેપ્ટ ના બીજા ડેમોન્સ્ટ્રેશન તરીકે આપણે સોલેનોઈડ લઈએ આ ઉદાહરણ 2 છે ચાલો આપણે સોલેનોઈડ લઈએ જેમાં સરફેસ કરંટ K છે અંદરનું ફિલ્ડ B0K છે એકમ લંબાઈ દીઠ સંગ્રહિત ઉર્જા એ ક્રોસ સેક્શન પર નિર્ભર હશે ધારો કે ત્રિજ્યા a છે તેથી Energy stored length 02K220 થશે તો તે a20K22 ના બરાબર થશે તો આ સંગ્રહિત ઉર્જા છે B0K Energy stored length 02K220a20K22 ચાલો હવે કરંટ K ને K ડોટના દરે બંધ કરીએ જેથી તે ધીમે ધીમે 0 પર જાય હવે જો હું તેને બંધ કરું તો હું જાણું છું કે હું તેને ઘણી જુદી જુદી રીતે મોડ્યુલેટ કરી શકું છું પરંતુ ધારો કે આ ઇન્ડક્ટન્સ L છે અને કોઇલનો રેઝીસ્ટન્સ R છે તો K એ K0e t ની જેમ નીચે જશે પરંતુ તે આપણી ચિંતા નથી આપણી ચિંતા એ છે કે K ને બંધ કરવામાં આવી રહ્યું છે K≅K0e t જો K ને બંધ કરવામાં આવે છે તો મેગ્નેટીક ફિલ્ડ પણ બદલાય છે અને તેથી મેગ્નેટીક ફિલ્ડ ઓછું થઈ રહ્યું છે અને તે ફેરાડેના નિયમ દ્વારા મળશે જે E Bt છે તે ઇલેક્ટ્રીક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે જે ફિલ્ડમાં થતા ફેરફારનો વિરોધ કરવાનો પ્રયાસ કરશે તેથી તે સમાન દિશામાં ફિલ્ડ પ્રોડ્યુસ કરવાનો પ્રયાસ કરશે અને તેથી પ્રોડ્યુસ થયેલ ઇલેક્ટ્રીક ફિલ્ડ એવું હશે કે તે જમણી બાજુથી અંદર જાય હું તેને સોલેનોઇડ પર બનાવી રહ્યો છું અને તે ડાબી બાજુએ બહાર આવે છે સ્ટોક્સ થીયરમ નો ઉપયોગ કરીને હું સપાટી પર 2πaEπa2B લખી શકું છું અહીં માઈનસ સાઈનને આપણે દિશા મુજબ ધ્યાનમાં લઇ લીધી છે હવે અહીં બંને બાજુએ π કેન્સલ થશે એક a કેન્સલ થશે અને Ea થશે આ વિદ્યુતક્ષેત્ર છે જે અંદરની તરફ છે તેથી સપાટી પર અને તેની અંદર પણ ફિલ્ડ સમાન હશે કારણકે પેરેલલ કોમ્પોનેન્ટ ઇલેક્ટ્રીક ફિલ્ડ હંમેશા સમાન હોય છે તેથી હવે મારી પાસે સોલેનોઈડમાં હું તેને થોડું મોટું બનાવું છું અહીં B ફિલ્ડ અને અહીં E ફિલ્ડ એ અંદરની તરફ છે તેથી EB એ બહારની તરફ છે આ S વેક્ટર છે જે 10EB ના બરાબર છે તેનો અર્થ એ છે કે હવે આ વોલ્યુમ માંથી ઉર્જા બહાર આવશે અને તેનું મૂલ્ય 10a02K 0K થશે કારણકે Ea02K છે અને B0K છે અહીં 0 કેન્સલ થશે અને આપણને a20K K આ એનર્જી ફ્લો છે એનર્જી જે સિસ્ટમમાંથી બહાર આવી રહી છે 0Ka20K K જો હું ફરીથી લંબાઈ l લઉં અને જોઉં કે જયાં સુધીમાં K શૂન્ય થાય ત્યાં સુધીમાં કેટલી ઉર્જા બહાર આવી છે તેથી બહારની તરફ એનર્જી ફ્લો S dS હશે અહીં dS એ બહારની બાજુ દર્શાવે છે તેથી S dSa20K K 2al હશે આ નળાકાર સપાટીનું ક્ષેત્રફળ છે અહીં 2 કેન્સલ થશે જેથી આપણને a20K K l મળશે અહીં a2l એ આ સમગ્ર વોલ્યુમ V ના બરાબર છે તેથી સમીકરણ V0ddtK 22 થશે આ બહાર આવતી ઉર્જા છે 22 તેથી K શૂન્ય થાય ત્યાં સુધીમાં બહાર આવતી ઉર્જા dt S dSdt V0ddtK22 થશે અને આ V0K22 ના બરાબર થશે આ કરંટ ડેન્સિટી K માંથી 0 થાય ત્યાં સુધીમાં બહાર આવતી ઉર્જા છે શરૂઆતમાં કેટલી ઉર્જા સંગ્રહીત હતી મેગ્નેટીક ફિલ્ડમાં ઉર્જા ઘનતા 120B2 છે જે 02K2200K22 ના બરાબર છે તેથી વોલ્યુમ V માં કુલ ઉર્જા V0K22 ના બરાબર હતી જે હવે વિખેરાઈ ગઈ છે અને પોઈન્ટીંગ વેક્ટર દ્વારા સપાટી પરથી બહાર નીકળી ગઈ છે તેથી dWdtddtEem એ S dS ના બરાબર છે જે અહીં સેટીસ્ફાય થતું જોવા મળે છે આ કેસમાં dWdt એ 0 છે આ ટર્મ છે જે અંતે 0 બને છે અને તે ઉર્જા પોઈન્ટીંગ વેક્ટર બહાર આવે છે Energy Density120B202K2200K22 Total EnergyV0K22 તો મેં આ વ્યાખ્યાનમાં તમને બતાવ્યું કે ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ જ્યારે તેઓ એક સાથે અસ્તિત્વ ધરાવે છે ત્યારે તે ઉર્જાને પ્રવાહીત બનાવે છે અને અહીં મેં બે ઉદાહરણો લીધા છે જ્યાં એક કેસમાં યાંત્રિક ઉર્જા પોઈન્ટીંગ વેક્ટર દ્વારા લાવવામાં આવી હતી બીજા ઉદાહરણમાં ઉર્જા વોલ્યુમમાંથી લેવામાં આવી હતી અને તે ઉર્જા શરૂઆતમાં ઇલેક્ટ્રોમેગ્નેટીક એનર્જી તરીકે સંગ્રહિત કરવામાં આવી હતી